આ લેકચરમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક લેકચરોમાં આપણે એનાલિસીસanalysisવિશ્લેષણ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને સાથે સાથે આપણે વિવિધ એપર્ચર એન્ટેનાaperture antennasછિદ્ર તરંગગ્રાહક પણ શોધી રહ્યા છીએ તેથી છેલ્લા એક લેકચરમાં આપણે એન્ટેનાનો પ્રકાર જોયો હવે આપણે એક ઓપન એન્ડેડ વેવગાઇડ એન્ટેનાOpen Ended Waveguide Antenna જોશું તેથી ઓપન એન્ડેડ વેવગાઇડ એન્ટેનાનો અર્થ છે કે મારી પાસે આ એક ગ્રાઉન્ડ પ્લેન પર છે તેથી આ ગ્રાઉન્ડ પ્લેન છે ચાલો હું અહી લખું છું કે આ X અક્ષ છે આ Y અક્ષ છે આ કેન્દ્ર છે હવે આ પરિમાણ પહેલાની જેમ a2 છે આ b2 છે અને અહીં ક્ષેત્ર એ કંઇક cosine વિવિધતા વસ્તુ જેવુ હશે તેથી આ વેગગાઇડની અંદરની TE10 સ્થિતિઓની ઉત્તેજના છે તેનો અર્થ છે કે ધારો કે Z0 છે તો તે ટ્રાન્સમિશનtransmissionપ્રસારણ વેગગાઇડ હતો જે TE10 મોડ ધરાવતો હતો તેથી તે ક્ષેત્ર રચના હતી આપણે ધારીએ છીએ કે એપર્ચર ક્ષેત્ર Ea Y દિશામાં છે અને તે TE10 મોડ રચના ધરાવે છે cos x2 જ્યાં -a2xa2 અને b2y'b2 તેથી આપણે સરળતાથી લખી શકીએ કે Mx શું થશે તેથી હું વિચારું છું કે M એ y છે અને n એ z દિશામાં હશે M એ X દિશામાં હશે તેથી હું લખી શકું છું કે ફરીથી આ ઝોનમાં Mx 2E0 cosΠ'x'2 અને આપણે પહેલાનાં ઉદાહરણમાં પણ જોઇ શકીએ છીએ કે ત્યાં સતત ભાગ છે કારણ કે તે નિયમિતપણે આવી રહ્યું છે તેથી આપણે તે અચળને અચળ C તરીકે મૂકી શકીએ છીએ C2Πr આ અચળ વારંવાર આવે છે તેથી આપણે તેને C જ લખીશું તેથી આની દ્રષ્ટિએ આપણે તે સૂત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ અને તે મે પહેલેથી જ મેં કહ્યું છે તેથી Eθ ને સરળતાથી Eθ π2 C sin ∅ દ્વારા લખી શકાય છે અહીં માત્ર cos xx2 ² × sin Y Yનો ફેર છે આ XY વ્યાખ્યાઓ અગાવની યુનિફોર્મ ઈલ્યુમીનેસન કિસ્સાની જ વ્યાખ્યા છે તેથી તમે sinx xના બદલે અહીં જુઓ એનો અર્થ એ કે sin ફંક્શન આ ઈલ્યુમીનેસન ને કારણે થયેલી નવી વસ્તુ છે

અને Hθ એ પેહલાની જેમ HθE થશે સ્લાઇડનો સંદર્ભ લો 0450 હવે તમારું E પ્લેન શુ હશે E પ્લેન તમારી પાસે તે જ વસ્તુ છે અને જયારે E પ્લેનમાં yΠ હોય ત્યારે આપણને તે નલ મળશે હવે નલ એ θ ના બરાબર થશે અને θb થશે હવે તમે 3db57 3 ૦ 443b ° દ્બારા શોધી શકો છો તેથી s 2×4 52πb થશે અને સાઈડ લોબ લેવલ ફરીથી SLL 13 26 dB થશે તેથી હું તેમાં ઊંડાણમાં જતો નથી કારણ કે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ પદ્ધતિમાં પણ આપણે આ પેટર્ન જોઈ છે તમે જોશો કે અહીં પણ તમને સમાન પેટર્ન મળી રહી છે અને પહેલાનાં ઉદાહરણમાં આપણે તે વિવિધ મૂલ્યો જોયા છે તેથી sinC મૂલ્યો પણ અગત્યના મૂલ્યો છે જે અહીં હોવા જરૂરી છે કૃપા કરીને નોંધો કે જ્યારે Y1 391 હોય ત્યારે sinC Y એ ૦ 707 થશે તેવી જ રીતે જ્યારે Y4 494 હોય ત્યારે sinC ૦ 271 બને છે તેથી આપણે આ મૂલ્યોની ખરેખર જરૂર પડશે યાદ રાખો કે જો તમે મોડ્યુલસmodulusઘનક લો છો તો આ પછીનુ એક બને છે અને બીજું મહત્તમ બને છે તેથી જ આ મૂલ્યની આપણને જરૂર રહેશે તેમ તમે કહી શકો છો બીજા ઉદાહરણમાં ચાલો હું H પ્લેનની બાબતો લખુ H પ્લેન એ કરતા વધારે છે તેથી ફર્સ્ટ નલ બીમવીથ એટલે કે FNBWડીગ્રીમાં એ 171 9a ના બરાબર હશે તેથી તમે જોશો કે પાછલા કિસ્સામાં ફ્યુરિઅર ટ્રાન્સફોર્મ બાબતમાં આપણે કહી શકીએ કે FNBW ખૂબ પહોળું છે અને તે લગભગ 180 ડિગ્રી જેટલું છે તેવી જ રીતે હાફ પાવર બીમવિથડિગ્રીમાં 68 8a જેટલું હશે અને ફર્સ્ટ સાઈડ લોબ લેવલ એ હશે તેથી તમે જોયું કે આ વસ્તુનો આપણે રિફ્લેક્ટર એન્ટેનાના કિસ્સામાં ઉપયોગ કરી શકીએ છીએ હવે તે સાબિત થઈ રહ્યું છે કે એમ્પ્લીટ્યુડamplitudeકંપનવિસ્તાર ટેપર સાઈડ લોબનું લેવલ થી નીચે આવી રહ્યું છે તેથી હું 23dB મેળવી રહ્યો છું તેથી જો તમારી પાસે એમ્પ્લીટ્યુડ ટેપર છે તો તે હમેશા ફાયદો કરે છે તો આ કિસ્સામાં તમારી પાસે એમ્પ્લીટ્યુડ ટેપર છે એટલે જ તમે આ મેળવી રહ્યાં છો તેવી જ રીતે ફરીથી ડાઈરેકટીવીટીdirectivityદિશામાન કરવાની જરૂર છે તેથી ફરીથી આપણે કહી શકીએ કે Pr કેવી રીતે શોધવું Pr YwǀE૦ǀ2cos2Πxa dxdyએપર્ચર ફિલ્ડમાંથી તેથી આ જો તમે કરો તો તમે TE10 મોડ ક્ષેત્રના 4 તરંગ અવરોધને E0² માં મેળવી શકો છો કારણ કે જો તમે TE10 મોડ માટે ચુંબકીય ક્ષેત્ર લખો છો તો તમે આ મેળવશો ફરીથી આ Pr છે પછી dPd કે જ્યાં θ૦ તેથી ફરીથી X૦ અને Y0 છે અને Eθ અહીં sinΠφ અને Eφ એ cosφના સમપ્રમાણમાં છે તેથી ફરીથી Eφ² કે Eθ² બંનેમાં φમાં કોઈ વિવિધતા રહેશે નહિ તેથી dPd કે જ્યાં ϕ૦ એr2Eφ22η એમ લખી શકાય છે જો આપણે તેમ કરીએ તો તે 2 E૦² a² b² 22 બને છે તેથી ડાયરેક્ટિવિટી D 4 dPdPr કે જ્યાં φ૦ બનશે તેથી જો તમે મૂકશો તો તમને 643 ab મળશે તેથી TE10 મોડનો yw તરંગ અવરોધ β10kη છે તમે ટ્રાન્સમીશન લાઈન્સ વેવગાઈડ નો લેક્ચર NPTEL ઉપર જોઈ શકો છો ત્યાં આપણને આ બધી શરતો પહેલાથી મળી આવે છે તેથી β10નુ મૂલ્ય β10 √k² Π²a²½ થશે તેથી ફરીથી જો a એ λ કરતા ઘણો વધારે છે તો પછી β10 લગભગ 2Π થશે છે અને D એ 32abΠλ² બને છે જેથી હું તેને 824Π2ab લખી શકું તેથી હવે તમે જુઓ છો કે હું સરળતાથી કહી શકું કે મારું ભૌતિક ક્ષેત્ર શું છે અહી ભૌતિક ક્ષેત્ર એ ab છે પરંતુ Aem શું છે તમે અહીં જુઓ તો Aem એ 8 abΠ² થશે તેથી આ કિસ્સામાં મેં Aem ઘટક દ્વારા ગુણાકાર કર્યો છે હું ભૌતિક ક્ષેત્રનો Π² એટલે કે 0 8 સાથે ગુણાકાર કરું છું તેથી તે સ્પષ્ટ છે કે હું નિયમિત રીતે ઈલ્યુમીનેસન નથી કરી રહ્યો અહી મહત્તમ અસરકારક ક્ષેત્ર તેમાંથી 80 ટકા જેટલા ભૌતિક ક્ષેત્ર કરતાં વધુ ન હોઈ શકે તેથી અહીં તમે કહી શકો છો કે એપર્ચર કાર્યક્ષમતા મૂળભૂત રીતે આ 8Π² એટલે કે તે 0 81 છે તેથી આ હવે આ બંધ છે અને હવે આપણે તેનું એનાલિસીસanalysisવિશ્લેષણ પણ કરી શકીએ કૃપા કરીને યાદ રાખો કે જો આપણી પાસે ગ્રાઉન્ડ પ્લેન નથી તો પણ આપણે સરળતાથી ઓપન એન્ડેડ વેવગાઇડ અથવા કોઈપણ એન્ટેનાનું એનાલિસીસanalysisવિશ્લેષણ કરી શકીએ છીએ ફક્ત ત્યાં જ આપણી મદદ નહીં થાય કારણ કે અહીં આપણી પાસે ફક્ત ચુંબકીય પ્રવાહ છે ત્યાં આપણે ચુંબકીય પ્રવાહ અને ઇલેક્ટ્રિક પ્રવાહ બંને ધ્યાનમાં લેવું પડશે એનો અર્થ એ છે કે ત્યાં Ms છે Ms એ n× Ea ના બરાબર છે અને આપણે Js પણ લેવુ પડશે જે n×Haના બરાબર છે તો Ha આપણે જાણીએ છીએ અને J ને શોધી કાઢવુ પડશે આને લીધે આપણે ક્ષેત્રો શોધવા પડશે અને પછી આપણે તે બંનેનો સરવાળો કરવો પડશે એનો અર્થ એ છે કે તે બધા nθ nφ lθ lφ હાજર હશે તેથી તમે ત્યાં કરી શકો છો અને તમે સમસ્યાને પુનરાવર્તિત કરશો અને તે જ સમસ્યા આવશે જેનો અર્થ થાય છે કે આ ગ્રાઉન્ડ પ્લેન વિનાનુ ઓપન એન્ડેડ વેવગાઈડ છે તો આખરે તમને Eθ અને Eφ એ 1cosθના સમપ્રમાણમાં મળશે જેથી તમે કરી શકો તેથી હું તમને અનંત ગ્રાઉન્ડ પ્લેન પર લગાવેલા લંબચોરસ વેવગાઇડની આ ક્ષેત્રના પેટર્નની કેટલીક બાબતો બતાવી શકું છું અહી 'a' એ 3 છે અને 'b' એ 2 છે તેથી તમે જોશો કે આપણે આ વસ્તુઓની સરખામણી કરીએ તો પહેલેથી જ આપણે આ પ્લેન્સ જોશું તેથી આ તેના માટે ફર્સ્ટ સાઇડ લોબ સંબંધિત મહત્તમ તીવ્રતા છે તેથી અહીં તમે જોશો કે આ હાફ પાવર બીમની પહોળાઈ છે અને તે હાફ પાવર બીમની પહોળાઈ કેવી રીતે બદલાય છે પછી બીજું ફર્સ્ટ નલ બીમની પહોળાઈ અને ફર્સ્ટ સાઈડ લોબ બીમની પહોળાઈ અહીં દર્શાવવામાં આવી છે એ જ રીતે H પ્લેન બીમની પહોળાઈ અને સ્ક્વેર એપર્ચર માટે અડધા શંકુ કોણ સામે બીમ કાર્યક્ષમતા વગેરે અહી દર્શાવવામાં આવ્યુ છે આ વર્તુળાકાર એપર્ચર માટે અને વર્તુળાકાર વેવગાઈડ માટે પણ છે જો તમને ખબર હોય તો તમે શોધી શકો છો કે પ્રબળ ક્ષેત્ર એ TE10 મોડ ધરાવે છે આ એક નિશ્ચિત ક્ષેત્ર છે તેથી અચળ એ તેના માટે બાબત બને છે પછી ગોળાકાર વેગગાઇડના કિસ્સામાં TE11 મોડ એ પ્રબળ મોડ છે તેથી જો તમારી પાસે ગોળાકાર ઓપન એન્ડેડ વેવગાઇડ છે તો પછી આ પેટર્ન બની જાય છે તેથી આ બીમની પહોળાઈ છે આ H પ્લેન બીમની પહોળાઈ છે અને આ બીમની કાર્યક્ષમતા છે હવે આપણે છેલ્લું ઉદાહરણ જોશું જે માઇક્રોસ્ટ્રિપ એન્ટેના હશે તે તેના અનુકુળ પ્રકારની વસ્તુને કારણે ખૂબ લોકપ્રિય છે જો મારી પાસે પ્લાનર સ્ટ્રક્ચર છે જે તમે મૂકી રહ્યા છો તો તમે વેવગાઇડ્સ વગેરે મૂકી શકો છો પરંતુ તમારી પાસે પણ તે વેગગાઇડ્સ વગેરે હોઈ સકે છે તેઓ ભારે હોય છે અને તે એક સરળ વસ્તુને બદલે ધાતુની વસ્તુઓ હોય છે તમારી પાસે માઇક્રોસ્ટ્રીપ પ્રકારની એન્ટેના હોઈ શકે છે તેથી તમારી પાસે માત્ર ડાયઇલેક્ટ્રિકdielectricશૂન્યાવકાશ છે અને તે બંને પ્લાનર સ્ટ્રક્ચર્સ છે પરંતુ ખરેખર એન્ટેના મુજબ માઇક્રોસ્ટ્રિપ એન્ટેના એ ખૂબ જ ખરાબ એન્ટેના છે તે ખૂબ જ બિનકાર્યક્ષમ એન્ટેના છે અને તે પાવરને હેન્ડલ કરી શકતી નથી તેથી તેની પાવર હેન્ડલિંગ ક્ષમતા ખૂબ ઓછી છે પરંતુ તે કિસ્સાઓમાં જ્યાં તમારી પાસે ઉચો પાવર નથી અથવા મોટા પ્રમાણમાં પાવર નથી અન્ય બાબતો જેમ કે આપણો વ્યવહાર વ્યક્તિગત વ્યવહાર અને જ્યાં મોબાઇલ ફોન નાના છે ત્યાં આપણે માઇક્રોસ્ટ્રીપ એન્ટેનાનો ઉપયોગ કરીએ છીએ હવે આ તે જ સમય છે જ્યાં આ બધી વસ્તુઓના ખૂબ જ ઉપયોગો છે અને ખૂબ જ લોકપ્રિય છે તેથી જ માઇક્રોસ્ટ્રિપ એન્ટેના સારું મનાય છે નહિંતર જો તમે આ એન્ટેનાનું કાર્ય જુઓ છો તો આ ખૂબ જ નબળી કાર્યક્ષમતા ધરાવતી એન્ટેના છે તેથી હવે આપણે જોશું કે જો તમે આ માઇક્રોસ્ટ્રિપ એન્ટેનાને ખરેખર જુઓ તો આ ટોચ સ્તરને પેચ કહેવામાં આવે છે આ એક ધાતુની વસ્તુ છે તમારી પાસે ગ્રાઉન્ડ પ્લેન પણ છે તેથી આ બે ધાતુની રચનાઓ વચ્ચે તમારી પાસે કેટલાક સબસ્ટ્રેટ છે જે ડાયઇલેક્ટ્રિક છે અને તેથી અહીં જે થાય છે તે તમે જુઓ છો તે એક સ્લોટ છે ખરેખર આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે આ લંબચોરસ પ્રકારનો એપર્ચર છે આ એક એપર્ચર છે અને આપણે તેનું એનાલિસીસanalyze વિશ્લેષણ કરી શકીએ છીએ આ એક ટોચનું મેટલ છે અને આ એક ડાઇલેક્ટ્રિક સાથેનું નીચેનું મેટલ ક્ષેત્ર છે જે સમાંતર પ્લેટ વેવગાઇડ જેવું છે તેથી આમાંથી કોઈ કિરણોત્સર્ગ થતું નથી આ એક સમાંતર પ્લેટ વેવગાઇડ છે ફક્ત ક્ષેત્રો અહીથી ફેલાય છે કારણ કે અહીં મારી પાસે સમાંતર પ્લેટ વેવગાઇડ છે અને તરત જ તે ખુલ્લું થાય છે તો આ એપર્ચર છે અને બાજુમાં એક બીજું એપર્ચર છે તેથી મારી પાસે હવે ફક્ત બે એપર્ચર છે આ એક છે અને આ બીજું છે આ વેગગાઇડ્સ પરિમાણ છે જે ચપળતાથી g2 તરીકે મૂકવામાં આવે છે g એ માર્ગદર્શિત તરંગલંબાઇ છે જે ખ્યાલ આપણે કોઈપણ વેવગાઇડના કિસ્સામાં જોયો છે તેથી જો હું g2 લઉં તો મૂળભૂત રીતે તેઓ તે ક્ષેત્રો છે જે અહીં હાજર છે અને અહીં એપર્ચર ક્ષેત્રો વિરુદ્ધ તબક્કાના છે તેથી હું ધ્યાનમાં લઈ શકું છું કે મારી પાસે અહીં સ્લોટ છે અને અહીં એક એપર્ચર છે તેઓ બે તત્વવાળો એરે રચે છે જ્યાં ઇન્ટર એલિમેન્ટ સેપરેસન એ θg2 છે તેથી હું એનાલિસીસanalyzeવિશ્લેષણ કેવી રીતે કરવું તે જાણું છું આપણે અહીં ધારવું પડશે કે આ ક્ષેત્ર શું છે કારણ કે આ સ્લોટ ખૂબ નાનો છે તેથી આપણે અહીં એક સમાન ક્ષેત્ર ધારી શકીએ છીએ અહીં પણ એક નિયમિત ક્ષેત્ર છે અને તમે જુઓ છો કે આ ફીલ્ડ લાઇનો દર્શાવવામાં આવી છે તેથી ત્યાંથી તે જોવા મળે છે કે તેઓ ફેઝphaseબાજુની બહાર 180 ડિગ્રી છે તેથી આપણે તે પ્રક્રિયા માટે એક ક્ષેત્ર શોધીશું જે આજે આપણે જોયુ છે તો પછી આપણે તેનો ગુણાકાર બે તત્વોવાળા એરે ઘટક સાથે કરીશું તેથી તે એનાલિસીસ છે તેથી આપણે શું કરીશું હવે આપણે તે એનાલિસીસanalysisવિશ્લેષણ જોશું કારણ કે આ અહીં ખરેખર બાજુનું દૃશ્ય છે તમે ફરીથી જોઈ શકો છો કે ક્ષેત્રની વસ્તુ અહીં છે પરંતુ આ એક બાજુનું દૃશ્ય છે તેથી આખા ક્રોસ પર જો તમે તેના પાછલા ભાગ સાથે જાઓ અને આ દિશામાં આગળ વધો તો હંમેશાં ત્યાં આ છે જો તમે આડછેદ લો તો અહી તે જ ક્ષેત્ર છે તેથી આ સમગ્ર સ્લોટમાં તે એક નિયમિત ક્ષેત્ર છે તેથી આ સંકલન પ્રણાલી છે જેનો આપણે ઉપયોગ કરીશું તે જ સંકલન છે કે જે પહેલા માઇક્રોમાં હતું પહેલાનું તમે જુઓ તો સ્લોટ અહીં છે અને આ સ્લોટ તેના દ્વારા બનાવાય છે જાડાઈ h અને પહોળાઈ w છે અને હું એમ કહી શકું છું કે આ X Z પ્લેનમાં છે તેથી મારે આ જોશે તમે જોશો કે સ્લોટ X Z પ્લેનમાં છે તેથી અનુરૂપ h અને w અહીં છે તેથી હવે હું ધારીશ કે આ h એ જાડાઈ છે અને જે ખૂબ જ ઓછી છે તે આપણે ધ્યાનમાં લીધેલ સ્લોટ જેવું જ છે તેથી આપણે કહી શકીએ કે તે ક્ષેત્ર કે જે નિયમિત હશે અને તેથી હવે તે ચર્ચા કરીશું કે સ્લોટ ક્ષેત્ર શું છે તેથી તમે અહીંથી જુઓ તો Ea જે X દિશામાં છે અને તે X દિશાનું ક્ષેત્ર છે તેથી તેનો અર્થ એ છે કે આ બાજુની ક્ષેત્ર લાઈનો એ એપર્ચર અને સ્લોટ એન્ટેના E૦ ની જેમ છે Ea→ ax E૦ જ્યાં h2 ≤X'≤ h2 અને w2 ≤Z ≤ w2 તેથી સમકક્ષ સિદ્ધાંત કહે છે કે ત્યાં હજી પણ આ સ્લોટ હશે કારણ કે હું કહી શકું છું કે આ સ્લોટને ગ્રાઉન્ડ પ્લેન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તેથી ત્યાં js0 છે અને Ms 2n× Ea થશે તેથી તે છે અહીં તમે જુઓ છો કે n એ ay છે અને Ea એ axE0 છે જ્યાં h2 ≤X'≤ h2 અને w2 ≤Z ≤ w2 છે તેથી તે az×2E0 બને છે તેથી Js એ 0 છે તેથી હવે તમે તે જ પ્રક્રિયા લાગુ કરી શકો છો તમે જોશો કે ક્ષેત્રને Er લખી શકાય છે તેમ Eθ લગભગ શૂન્ય હશે અને Eφ Πr sin cos⁡kl2 sinϕ sinθ થશે આ તમે આમાંથી તપાસો આને હું એરે ફેક્ટર કહીશ અને આ એલિમેન્ટ ફેક્ટર અથવા બીજું કંઈક તમે જે કહો તે તો X શું થશે X એ kh2 sinθ cosϕ થશે અને Z એ kw2 cosθ થશે હવે સામાન્ય રીતે સબસ્ટ્રેટની જાડાઈ h ખૂબ ઓછી હોય છે તેથી જો આપણી પાસે એ h કરતા ઘણો મોટો છે એટલે કે h≪λ હોય Eθ j 2V0 e jkr πr sinφ sinkw2 cosθcosθ coskl2 sinθ sinφ થાય હવે મેં અહીં V0 રજૂ કર્યું છે તે તે સ્લોટની આરપારનો વોલ્ટેજ છે તેથી વોલ્ટેજ શુ છે હું e ક્ષેત્રને જાણું છું અને મારે જાડાઈ સાથે તેનો ગુણાકાર કરવાની જરૂર છે તેથી h×E0 એ V0 ની બરાબર છે તે સ્લોટની આરપારનો વોલ્ટેજ છે તેથી આમાંથી તમે તે કરી શકો છો કારણ કે તમારી પાસે Eθ પણ છે અને Hθ પણ હશે તેથી તમે વિકિરણ પાવર વગેરે શોધી શકો છો અને ત્યાંથી તમારે કિરણોત્સર્ગ કરવું હોય તો તે જરૂરી છે તેમાં રેડિયેશન અવરોધradiation resistanceકિરણોત્સર્ગ અવરોધ હોવો જોઈએ સામાન્ય રીતે આ માઇક્રોસ્ટ્રીપ એન્ટેનાને લોકો વાહકતાનું ઊલટું કહે છે તેથી વાહકતા શું છે તે Prad અથવા Pr×2 V02 છે જેથી લોકો તેને શોધી શકે છે જો તમે ક્ષેત્ર જાણતા હો તો તમે Pr શોધી શકો છો ચાલો હું આલેખ જોઉં તમે જુઓ છો કે આ ગ્રાફ આ સ્લોટ વાહકતા છે જે સ્લોટની જાડાઈના ફંક્સન તરીકે છે તેથી વિશાળ સ્લોટ માટે જો આપણી પાસે w વિશાળ છે ચાલો કહીએ કે w એ 10 બરાબર છે તે કિસ્સામાં વાહકતા આશરે 0 5 છે રેડિયેશન રેઝિસ્ટન્સradiation resistance કિરણોત્સર્ગ અવરોધ 2 હશે જ્યારે આપણી પાસે એક નાનો સ્લોટ હોય તો વાહકતા ખૂબ જ ઓછી છે તમે 10 4 અથવા 10 6 કહી શકો છો ધારો કે w એ 0 1 છે તે કિસ્સામાં વાહકતા 10 4 છે તેથી રેડિયેશન રેઝિસ્ટન્સradiation resistance કિરણોત્સર્ગ અવરોધ લાગુ કરવું ખૂબ ઊચું એટલે કે 10 4 છે પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે આ કિસ્સાઓમાં લોસ અવરોધ અને રેડીયેસન અવરોધ તેઓ બરાબર શ્રેણીમાં નથી કારણ કે આપણે સામાન્ય એન્ટેના માટે જોયું છે કારણ કે અહીં નજીકનું ગ્રાઉન્ડ પ્લેન અથવા ખોટવાળું ગ્રાઉન્ડ પ્લેન છે તે છતાં પણ તે નાની પહોળાઈ બતાવે છે કારણ કે જો તે પહોળાઈ ઓછી છે તો મોટા કદના રેડિયેશન થઈ રહ્યા છે પરંતુ જો પહોળાઈ એકદમ મોટી હોય તો કિરણોત્સર્ગ એકદમ નબળું પડે છે તેથી જ લોકો પહોળાઈને એકદમ નાનો બનાવવાની પ્રયત્ન કરે છે જેથી તમને સારા કિરણોત્સર્ગ નો લાભ મળે હવે લોકો વિવિધ સૂત્રો લાવ્યા છે અહી જોઇ શકાય છે કે લંબાઈ કરતા પહોળાઈ ખૂબ નાની છે જો W≪λ તો G ≈190 2 અને જો W≫λ તો G ≈1120 આ વખતે વર્ગ નથી લોકોને એ પણ જાણવા મળ્યું છે કે વધુ અદ્યતન વસ્તુ દ્વારા પ્રતિક્રિયાત્મક ભાગ શું છે અને દરેક સ્લોટની ડાયરેક્ટિવિટી D એ 4Π dPdǀmax Pr તેથી તે દ્વારા લોકોએ શોધી કાઢ્યું કે 2Πw2 જ્યાં I એ સંકલન વસ્તુઓ દ્વારા નિર્ધારિત વસ્તુ છે

તેથી મૂળભૂત રીતે આમાં ઘટાડો છે જો તમારી પાસે ફરીથી W એ કરતા ઓછું હોય તો D એ લગભગ 3 જેટલું છે તેથી તેનો અર્થ 3 નો અર્થ 4 77 dB છે અને જો W એ કરતા વધારે છે તો D એ 4W છે તેથી જેમ W ઉચ્ચ હોઈ તો તમે વસ્તુઓ મેળવી સકો છો પરંતુ પછી વાહકતા ઓછી છે તેથી રેડિયેશન અવરોધ ઓછો હશે તેથી આ એક ડિકોટોમીdichotomyદ્વીભાજી છે જે દર્શાવે છે કે તે સારી એન્ટેના નથી પરંતુ જ્યાં પાવર પૂરતો ઉપલબ્ધ છે ત્યાં તમે તેનો ઉપયોગ એન્ટેના તરીકે કરી શકો છો આ માઇક્રોસ્ટ્રીપ એન્ટેનાની એક મુખ્ય મર્યાદા તેની સાંકડી આવર્તન બેન્ડવિડ્થ છે બેન્ડવિડ્થ મુખ્યત્વે ટ્રાન્સમિશન લાઇન સમાંતર પ્લેટ વસ્તુઓની લાક્ષણિકતા દ્વારા નિયંત્રિત થાય છે તેથી તે ખૂબ ઓછી માત્રામાં છે તેથી જ તે વધુ નથી અને એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા લોકો ઉચ્ચ ડાયઇલેક્ટ્રિક અચળ સબસ્ટ્રેટનો ઉપયોગ કરીને સબસ્ટ્રેટની જાડાઈમાં વધારો કરે છે અથવા એપર્ચર અથવા સ્લોટ્સ કાપીને અથવા પ્રતિક્રિયાશીલ ઘટકો ઉમેરીને લોકો સારામાં સારી વિવિધ વસ્તુઓ બનાવે છે પરંતુ મૂળભૂત રીતે હું કહું છું કે જો તમે એનાલિસીસ કરવા માંગતા હોવ તો માઇક્રોસ્ટ્રિપ એન્ટેનાના કિસ્સાઓમાં પણ આ સામાન્ય પદ્ધતિ તમને મદદ કરે છે તેથી તેની સાથે આપણે આ એપર્ચર એન્ટેનાની બાબતોનું તારણ કાઢીએ છીએ અને આપણે જોશું કે ત્યાં કેટલીક વસ્તુઓ છે ખાસ કરીને કોઈપણ એન્ટેના વિવિધ લાક્ષણિકતાનું માપન એ એક મહત્વપૂર્ણ બાબત છે કારણ કે આપણે હમેશા બધા એન્ટેનાઓ સાથે એનાલિસીસ કરી શકતા નથી ઘણી વખત એવું દર્શાવવામાં આવ્યું છે કે એન્ટેનાની શોધ પ્રથમ કરવામાં આવી છે અને તે પછી તેનુ એનાલિસીસ આવે છે તમે ઘણી વખત જોશો કે એવું કહેવાય છે કે ખરેખર એન્ટેના એ એવી વસ્તુ છે જેમાં કળા શામેલ છે અનુભવ સાથે લોકો એનાલિસીસ વિના એન્ટેના ડિઝાઇનdesignઆલેખન કરી શકે છે કારણ કે તેમના અનુભવ દ્વારા તેઓ સમજે છે કે તે કેવી રીતે ફેલાય છે વગેરે તેથી એન્ટેના ડિઝાઇન એ એક કળા અને વિજ્ઞાન જેવુ છે આપણે વિજ્ઞાન વસ્તુ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ ઘણી કલાઓ પણ છે જે આ રીતે કહી શકાતી નથી પરંતુ અનુભવ સાથે લોકો તે શબ્દ મેળવે છે તેથી જ તે વિશ્લેષણાત્મક હોતું નથી લોકો તેના માટે વધુ સારા મોડેલો બનાવાનો પ્રયત્ન કરે છે અને તે મારા વિચારો મુજબ સાચું છે તેથી જ એન્ટેનામાં માપન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મને લાગે છે કે તમે તે વસ્તુઓ જાણી શકો છો કે ડાયરેકટીવીટી શું છે બીમવિડ્થ શું છે રેડિયેશન પેટર્ન શું છે કારણ કે આ બાબતો આખરે મહત્વ ધરાવે છે તેથી તે કેવી રીતે કરવું ટૂંકમાં આપણે તેના પર સ્પર્શ કરીશું તે દરમિયાન આપણે એરે એન્ટેનામાં કેટલાક નવા એન્ટેના જોશું ભણતી વખતે મે કહ્યું હતું કે ત્યાં એક લોગ પીરિયડિકલ એન્ટેના છે જે બ્રોડબેન્ડ એન્ટેના છે પરંતુ તેની પ્રકૃતિ પ્રચલિત છે તેથી તે વસ્તુને કેવી રીતે દૂર કરવી અને સાચી વાઇડબેન્ડ અને બ્રોડબેન્ડ એન્ટેના કેવી રીતે બનાવવી તે આપણે જોશું તેનો અર્થ મૂળરૂપે આપણે એક દિવસ ઈમ્પલ્સ રેડિએટિંગ પ્રકારનો એન્ટેના જોશું એ જ રીતે આવી અન્ય વસ્તુઓ આપણે હવે જોઈશું અને આશા રાખીએ કે એવી બધી પદ્ધતિઓ જેના દ્વારા એન્ટેનાનું એનાલિસીસ કરવામાં આવે છે તે આપણે લગભગ આવરી લીધું છે પરંતુ સ્પષ્ટ છે કે કોઈપણ ઇજનેરી પ્રવાહમાં કેટલીક અન્ય તકનીકો છે જેના દ્વારા તમે આ એનાલિસીસને વધુ સારી રીતે કરી શકો છો જેમ કે કેટલાક સંકલન અને તેને આંકડાકીય રીતે કેવી રીતે મૂલ્યાંકન કરવું અને જયારે વિશ્લેષણાત્મક સંકલન અઘરું પડે ત્યારે વિવિધ સંકલનો કેવી રીતે કરવા વગેરે આ બધું ઈજનેરી અને એન્ટેના ઈજનેરીના ઉચ્ચતમ અભ્યાસક્રમનો ભાગ છે તેથી તમને એક્સપોઝરexposureપ્રકાશનની સારી માત્રા મળી છે જેના દ્વારા તમે સરળ એન્ટેનાનું એનાલિસીસ શરૂ કરી શકો છો અને જાતે જ વિવિધ એન્ટેનાની રચના પણ શરૂ કરી શકો છો દેખીતી રીતે અનુભવ દ્વારા તમે તે ભૂલોને સુધારી શકશો જે તમે તમારી અગાઉની બાબતોમાં કરી છે પરંતુ હું આશા રાખું છું કે તમને તમારી એન્ટેના ડિઝાઇન અથવા એનાલિસીસ કારકિર્દી માટે એક સારો પ્રારંભિક બિંદુ મળશે